આ રેખાકૃતિમાં બતાવ્યા પ્રમાણે AD 7 થી AD 0 રેખાઓનું ડિમલ્ટિપ્લેક્સીંગ કરવામાં આવે છે તેથી 8085 માં એડ્રેસ લાઇન્સ A8 થી A15 સતત 3 ઘડિયાળ ચક્ર માટે ઉચ્ચ ઓર્ડર એડ્રેસ બસને પકડી રાખે છે પછી મેમરી અક્ષની પ્રથમ ઘડિયાળ ચક્રમાં પકડી રાખે છે તેથી આ રેખાઓ A7 થી A0 છે તેથી તે બિટ્સ આ પિન AD7 થી AD0 પર મૂકવામાં આવે છે અને તે જ સમયે આ ALE સિગ્નલ જનરેટ થાય છે તેથી બાહ્ય રીતે આપણે આ લેચ માં A7 થી A0 ની કિંમતો સંગ્રહિત કરવા માટે 8 બીટ લેચનો ઉપયોગ કરીએ છીએ અને આ લેચથી આ રેખાઓ A7 થી A0 છે તેથી આપણને અહીં સ્પષ્ટ મૂલ્ય મળે છે કારણ કે પ્રથમ ઘડિયાળ ચક્ર પછી આ ALE સિગ્નલ દૂર કરવામાં આવશે પરિણામ સ્વરૂપે પ્રથમ ઘડિયાળ ચક્રમાં જે પણ મૂલ્ય અહીં લૅચ કરવામાં આવ્યું હતું તે બાકીના 2 ઘડિયાળ ચક્ર માટે અહીં રહેશે તેથી તમને અહીં સ્પષ્ટ A0 થી A7 મૂલ્ય મળે છે તેથી આ A8 થી A15 ત્યાં 3 ઘડિયાળ ચક્ર માટે છે અને A0 થી A7 પણ 3 ઘડિયાળ ચક્ર માટે છે અને હવે મેમરી આ 16 bit સરનામું મેળવે છે તેથી તે આ મૂલ્ય D7 થી D0 માં મેમરી સ્થાન સામગ્રી જનરેટ કરી શકે છે અને તે ડેટા બસ લાઇન સાથે જોડાયેલ હશે તેથી આ રીતે અથવા જો તે મેમરી હોય તો પ્રોસેસર કંઈક લખવાનો પ્રયાસ કરી રહ્યું છે તેથી તે હવે આ મલ્ટિપ્લેક્સ્ડ પિન પર ડેટા બસમાં D0 થી D7 ની કિંમતો મૂકી શકે છે પરંતુ ALE જનરેટ થતું નથી તેથી તે આ D0 થી D7 પર ઉપલબ્ધ થશે તેથી ALE પ્રથમ ઘડિયાળ ચક્ર T1 દરમિયાન પલ્સ તરીકે કાર્ય કરે છે અને આપણે સરનામું લૅચ કરવામાં સક્ષમ થઈશું અને પછી જ્યારે ALE સિગ્નલ નીચું જાય છે ત્યારે સરનામું આ AD7 થી 0 લાઇનમાં સાચવવામાં આવે છે અને તેનો ઉપયોગ દ્વિપક્ષીય ડેટા લાઇન તરીકે તેમના હેતુ માટે કરી શકાય છે તેથી આપણે તેને લૅચ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ ભાગ ડેટા બસ તરીકે કાર્ય કરવા માટે મુક્ત છે તેથી એકંદર ચિત્ર તે કેવું દેખાય છે તેથી મેમરી અને આ પ્રોસેસર 8085 આ રીતે હોય છે તેથી 8085 થી આપણને એક મેમરી ચિપ મળી છે જે એક કિલોબાઈટ ચિપ છે તેથી આ મેમરી ચિપ છે તેથી જો ત્યાં 1K સ્થાન હોય તો દરેક સ્થાન 8 બીટ પહોળું હોય છે તેથી કારણ કે તે એક કિલોબાઈટ મેમરી છે તેથી તેનો અર્થ એ છે કે આ ચિપમાં વ્યક્તિગત સ્થાનોને ઍક્સેસ કરવા માટે મને 10 સરનામાં રેખાઓની જરૂર છે તેથી તે A0 થી A9 છે તેથી તેઓ ખરેખર આ ચોક્કસ મેમરીને એક્સેસ કરવા માટે જરૂરી છે કારણ કે આ મેમરીમાં 10 બીટ એડ્રેસ લાઇન છે તો તેમાંથી કહો કે આ લૅચમાંથી A0 થી A7 આવશે અને અહીં A8 થી A15 જશે તેથી ત્યાંથી મારે A8 અને A9 ને જોડવાની જરૂર છે તેથી તે 2 બિટ્સ અહીંથી આવશે 8 બિટ્સ અહીંથી સંપૂર્ણ રીતે અહીંથી આવશે અને કુલ 10 બિટ્સ બનાવશે અહીં A0 થી A9 તેઓ અહીં આવશે બાકીની લીટીઓ A10 થી A15 સુધી તેઓને અમુક ચિપ સિલેક્શન લોજિક સર્કિટરી માં ખવડાવવામાં આવશે તેથી જેમ આપણે તે મેમરી ઇન્ટરફેસિંગ વર્ગોમાં ચર્ચા કરી છે ત્યાં આપણી પાસે અમુક પ્રકારના ડીકોડર હોઈ શકે છે જેના દ્વારા આપણે આ ચિપ માટે યોગ્ય ચિપ સિલેક્ટ સિગ્નલ જનરેટ કરી શકીએ છીએ તેથી આપણે આ ચિપ મૂકવા માંગીએ છીએ અને એડ્રેસ રેન્જ ગમે તે હોય તે મુજબ આપણે આ ડીકોડર આઉટપુટને મેમરી ચિપની ચિપ સિલેક્ટ લાઇન સાથે કનેક્ટ કરી શકીએ છીએ તેથી તે મુજબ તે સરનામાની શ્રેણીમાં આ મેમરી પસંદ કરવામાં આવશે હવે જ્યાં સુધી આ AD7 થી AD0 લાઇનનો સંબંધ છે ત્યાં સુધી આ દ્વિપક્ષીય છે તેથી જો કે તે અહીં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું નથી પરંતુ આ દ્વિદિશ રેખા છે કારણ કે ડેટા બસ પણ ત્યાં છે તેથી આ શરૂઆતમાં અહીં આવશે લૅચ તેને લૅચ કરશે પરંતુ ડેટા બસ આ D0 થી D7 લાઇન સાથે જોડાયેલ હશે તેથી તમને એક મળશે તમે વિચારી શકો છો કે મને અહીં સ્વચ્છ ડેટા બસ લાઇન મળી રહી છે કારણ કે સરનામાં બસ આ બિંદુએ અલગ કરવામાં આવ્યું છે તેથી આ તરત જ મેમરી ચિપના ડેટા બિટ્સ સાથે જોડાયેલું છે તેથી અને એ પણ જ્યારે તે મેમરી રીડ ઑપરેશન અથવા મેમરી રાઇટ ઑપરેશન કરતું હોય ત્યારે આપણે આ ચિપને ઍક્સેસ કરવાની જરૂર છે તદનુસાર આ રેમ ચિપ તેને એક નિયંત્રણ અને WR નિયંત્રણ મળ્યું છે અને જો તમે મેમરીમાંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આ RD લાઇન 0 કરવી જોઈએ જો તમે આ મેમરી પર કંઈક લખવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આ WR લાઇન 0 બનાવવી જોઈએ આ રેખાઓ કેવી રીતે જનરેટ થાય છે તેથી આ RD અને IOM દ્વારા જનરેટ થાય છે તેથી આ 2 રેખાઓ ઊંધી છે અને પછી તે NAND ગેટ છે તેથી તે મુજબ આપણને મેમરી રીડ બાર લાઈન મળે છે તેથી તે અહીં RD કનેક્શન પર જશે તેવી જ રીતે આ WR રેખા અને આ IOM રેખા છે તેથી જ્યારે તેઓ એક NAND ગેટ છે કે જે ઊંધો છે અને પછી NAND ગેટ છે અને પછી તે આ મેમરી રાઇટ બાર સિગ્નલ જનરેટ કરે છે અને તે મેમરીની જમણી બાર લાઇન પર જાય છે તેથી આ રીતે ચિપને 8085 પ્રોસેસર સાથે ઇન્ટરફેસ કરી શકાય છે તેથી જો તમારી પાસે આવી બહુવિધ ચિપ્સ હોય તો આ ચિપ સિલેક્શન સર્કિટરી વધુ જટિલ બની જશે તે મુજબ સંખ્યાબંધ ચિપ સિલેક્ટ સિગ્નલો જનરેટ થશે અને તે વિવિધ પ્રોસેસરોને આપવામાં આવશે જ્યાં વિવિધ મેમરી ચિપ્સ હશે આગળ આપણે 8085 ની સૂચનાઓ પર ધ્યાન આપીશું તેથી કોઈપણ માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરવા માટે આપણે કેટલીક બાબતોને સમજવાની જરૂર છે પ્રથમ જે આપણે પહેલાથી જ જોયું છે તે સામાન્ય હેતુના રજીસ્ટરનો સમૂહ છે જે પ્રોસેસર B C D H L મારા 8085 ના કિસ્સામાં સપોર્ટ કરે છે તેથી તે એક વસ્તુ છે બીજી વસ્તુ જે આપણે જાણવાની જરૂર છે તે સૂચનાઓનો સમૂહ છે તો કઈ સૂચનાઓ આધારભૂત છે તેથી આ 2 વસ્તુઓને એકસાથે લેવામાં આવે છે જેને પ્રોસેસર પ્રોગ્રામિંગ મોડલ અથવા ટૂંકમાં PPM તરીકે ઓળખવામાં આવે છે તેથી જ્યારે પણ હું નવા પ્રોસેસર વિશે વાત કરું છું ત્યારે મારે એ શીખવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ માઇક્રોપ્રોસેસર માટે પ્રોસેસર પ્રોગ્રામિંગ મોડલ શું છે અને એકવાર હું મારી પાસેના સંસાધનો વિશે જાણું છું ત્યારે હું મારા હાથમાં જે સૂચનાઓ છે તે જાણું છું અને તે મુજબ હું તે માઇક્રોપ્રોસેસર માટેના પ્રોગ્રામ્સ લખી શકું છું તેથી 8085 એ 8 બીટ ઉપકરણ હોવાથી તેમાં ફક્ત 28 સૂચનાઓ હોઈ શકે છે જો કે આપણે પહેલાથી જ જોયું છે કે તે માત્ર 246 સંયોજનોનો ઉપયોગ કરે છે અને તે કુલ 74 સૂચનાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને મોટાભાગની સૂચનાઓમાં કુદરતી રીતે એક કરતાં વધુ ફોર્મેટ હોય છે તેથી આ 74 સૂચનાઓ 246 સંયોજનોનો ઉપયોગ કરી રહી છે તેથી સ્વાભાવિક રીતે દરેક સૂચનામાં એક કરતાં વધુ ફોર્મેટ હોઈ શકે છે અને જો તમે સૂચનાઓનું જૂથ બનાવશો તો તેમને 5 વિવિધ શ્રેણીઓમાં જૂથબદ્ધ કરી શકાય છે ડેટા ટ્રાન્સફર એરિથમેટિક ઓપરેશન લોજિક ઓપરેશન બ્રાન્ચ ઓપરેશન અને મશીન કંટ્રોલ ઓપરેશન છે તેથી ડેટા ટ્રાન્સફર ઑપરેશન્સ CPU રજિસ્ટર વચ્ચે અને મેમરી સ્થાનો વચ્ચે આ રીતે ડેટા ટ્રાન્સફર કરશે ડેટાને એક સ્ટોરેજ થી બીજા સ્ટોરેજ માં કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય છે પછી અંકગણિતની કામગીરી આવે છે તેઓ અંકગણિતની ક્રિયાઓ કહેશે જે આપણે કરી શકીએ છીએ લોજિક ઑપરેશન્સમાં આપણે AND OR NAND NOR વગેરે જેવી લોજિક વસ્તુઓ વિશે વાત કરીશું વાસ્તવમાં નિયંત્રણ સ્થાનાંતરિત કરવા માટે શાખા સૂચનાઓ હોય છે જેમ કે જો કોઈ પ્રોગ્રામમાં તમે લૂપને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છો અથવા તમે એસેમ્બલી ભાષા પ્રોગ્રામમાં જો પછી અન્ય પ્રકારનું માળખું અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમારે આ બ્રાન્ચ ઓપરેશન્સ ની જરૂર પડશે જેમાં તમારે બીજી કેટલીક શરત પર આધારિત એક સ્થાનથી બીજા સ્થાન પર કૂદકો મારવો પડશે જેથી કરીને શાખાની કામગીરી ઉપયોગીતામાં આવશે અને કેટલાક મશીન નિયંત્રણ ઓપરેશન્સ છે જેના દ્વારા તમે પ્રોસેસર કેવી રીતે વર્તે છે તેને નિયંત્રિત કરી શકો છો તેથી આપણે તેમને પછી જોઈશું તેથી દરેક સૂચના 2 ભાગો ધરાવે છે તેવું વિચારી શકાય પ્રથમ ભાગ આપણે જે કાર્ય અથવા કામગીરી કરવા માંગીએ છીએ તે વિશે વાત કરે છે અને તેને ઓપકોડ ભાગ કહેવામાં આવે છે તેથી ઓપકોડ શબ્દનો અર્થ ઓપરેશન કોડ છે તો આ ભાગ આપણને જણાવે છે કે મારે શું ઓપરેશન કરવું છે અને બીજા ભાગને ઓપરેન્ડ કહેવામાં આવે છે ઓપરેશન શું છે આપણે કયા ડેટા માટે ઑપરેશન કરવાં માંગીએ છીએ તેથી તે ઓપરેન્ડ છે અને જેમ આપણે જોયું છે કે ત્યાં 246 વિવિધ સંયોજનો છે જે ફક્ત 74 વિવિધ સૂચનાઓ માટે 8085 દ્વારા સપોર્ટેડ છે તેથી અથવા 74 એ 74 અલગ અલગ ઓપકોડ છે જેને શક્ય હોય તેવા વિવિધ પ્રકારના ઓપરેન્ડને છે તેથી તેઓ 8085 પ્રોસેસર દ્વારા સમર્થિત હોય છે તેથી તે સંખ્યા 246 સુધી પહોંચે છે તેથી સમાન ઓપકોડ માટે આ ઓપરેન્ડમાં ફેરફાર કરીને જેથી આપણે વિવિધ સૂચનાઓ મેળવી શકીએ તેથી સૂચનાનું પ્રથમ જૂથ MOV સૂચના છે તે ડેટા ટ્રાન્સફર ઓપરેશન છે તમે ડેટાને સ્રોતથી ગંતવ્ય સ્થાન પર કૉપિ કરવા માંગો છો આ સૂચના MOV એ મૂવ શોર્ટહેન્ડ માટે વપરાય છે જ્યારે MVI તાત્કાલિક ખસેડે છે તો LDA જે લોડ એક્યુમ્યુલેટર છે અને ત્યાં STA છે જે સ્ટોર એક્યુમ્યુલેટર છે તેથી તેઓ શું કરે છે કહો કે તેઓ રજિસ્ટર વચ્ચે સ્થાનાંતરિત થાય છે જેમ કે આ MOV સૂચના જેમ કે તમે MOV B C કહી શકો છો તેથી આ C રજિસ્ટરની સામગ્રીનો અર્થ શું છે તે B રજિસ્ટરમાં ખસેડવામાં આવશે તમે MVI B 56 કહી શકો છો તેનો અર્થ એ છે કે હું મૂલ્ય કરવા માંગુ છું હું મૂલ્ય 56 ને B રજિસ્ટરમાં ખસેડવા માંગુ છું તેથી આ રીતે વિવિધ કામગીરી જે આપણે વિવિધ હલનચલનમાં કરી શકીએ છીએ જે આપણે 8085 માં કરી શકીએ છીએ તેવી જ રીતે આ LDA અને STA સૂચના છે તેથી આ LDA અને STA સૂચનાઓ તેથી તેઓએ મૂલ્યોને સંચયકમાં કેવી રીતે ખસેડવું તે વિશે વાત કરી તેથી તમે મેમરી સ્થાન પરથી કરી શકો છો તેથી તમે તે મૂલ્યને સંચયક માં લોડ કરી શકો છો તેથી આ LDA સૂચના કંઈક આ LDA 1000 જેવી છે તેથી તેનો આવશ્યક અર્થ એ છે કે સંચયકને મેમરી સ્થાન 1000 ની સામગ્રી મળશે તેથી તેને મેમરી સ્થાન 1000 ની સામગ્રી મળશે તેવી જ રીતે તમને STA મળ્યું છે અને કહો કે STA 2000 તેથી તેનો અર્થ એ છે કે મેમરી લોકેશન 2000 એ એક્યુમ્યુલેટર રજિસ્ટરની સામગ્રી મેળવશે તેથી આ રીતે હું આ ડેટાને સંચયક અને મેમરી સ્થાનો વચ્ચે ટ્રાન્સફર કરી શકું છું અથવા તમે કેટલાક MOV સૂચનાઓ પણ આપી શકો છો જેથી આપણે પછીથી જોઈશું તેથી CPU રજિસ્ટર કહેવા માટે મેમરીમાંથી ડેટા ટ્રાન્સફર કરવા માટે સમાન હેતુ માટે અન્ય રજિસ્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે અને રજીસ્ટરો વચ્ચે આપણને MOV સૂચના મળી છે MOV સૂચના મેમરી સ્થાનો વચ્ચે અને મેમરી સ્થાન વચ્ચે અને CPU રજિસ્ટર અથવા CPU રજિસ્ટર અને મેમરી વચ્ચે માટે છે અથવા LDA એ LDA અને STA માટે છે આ ખાસ છે તેથી આ ફક્ત સંચયકના સંદર્ભમાં છે અને આ MVI તાત્કાલિક માટે છે તેથી જો તમે અમુક સ્થિર મૂલ્યને અમુક રજીસ્ટરમાં ખસેડવા માંગતા હોવ તો તમે આ MVI સૂચનાનો ઉપયોગ કરી શકો છો સ્ત્રોતમાંનો ડેટા બદલાયો નથી તેથી આ બધી MOV સૂચનાઓ અથવા લોડ અથવા સ્ટોર સૂચનાઓ તે સ્ત્રોતને સ્ટોર કરે છે જ્યાંથી ડેટા ખસેડવામાં આવી રહ્યો છે તેથી તે પરિવર્તન નથી તેથી અમુક અર્થમાં આ એક ચાલ નથી આ મૂળભૂત રીતે એક નકલ કામગીરી છે તેથી તેથી જ કહેવાય છે કે તે ફક્ત નકલની કામગીરી છે આગળની સૂચના જે આપણે જોઈશું તે એક વિશેષ સૂચના છે જેને LXI કહેવામાં આવે છે તેથી તે કહે છે કે તે તાત્કાલિક વિસ્તૃત લોડ છે તેથી તરત જ લંબાયેલો ભાર LXI છે તેથી આ અમુક નોંધાયેલ જોડી પર 16 બીટ મૂલ્ય લોડ કરવા માટે છે તેથી LX ફોર્મેટ આ LXI Rp કેટલાક 16 બીટ મૂલ્ય જેવું છે તેથી તેનો અર્થ એ છે કે તે રજીસ્ટર જોડીમાં આપણે આ 16 બીટ વેલ્યુ સીધું લોડ કરીશું તેથી લાક્ષણિક ઉદાહરણ LXI B 4000h કહેવું છે તો તેનો અર્થ એ કે હું હેક્સાડેસિમલ નંબર વિશે વાત કરી રહ્યો છું તેથી એસેમ્બલી ભાષાના કાર્યક્રમોમાં આમ સામાન્ય રીતે તે રિવાજ અનુસરવામાં આવે છે તેથી જો તમે અક્ષર H દ્વારા સંખ્યામાં અનુસરો છો તો તેનો અર્થ એ છે કે તે હેક્સાડેસિમલ નંબર છે અન્યથા તેને દશાંશ સંખ્યા તરીકે લેવામાં આવે છે તે એસેમ્બલર થી એસેમ્બલરમાં બદલાઈ શકે છે પરંતુ આ અમુક સામાન્ય પ્રથા છે જેનો ઉપયોગ મોટાભાગના એસેમ્બલર્સમાં થાય છે તેથી આ 4000 હેક્સ આ મૂલ્ય આ B રજિસ્ટર જોડી પર ખસેડવામાં આવશે તેથી B અને C 16 બીટ રજિસ્ટર જોડી બનાવે છે તેથી આ 4000 નંબર જોડી BC માં જશે અને ઉચ્ચ ક્રમની બાઈટ B રજીસ્ટરમાં જશે અને આ 00 લોઅર ઓર્ડર બાઈટ હોવાને કારણે તે નીચલા રજીસ્ટરમાં જશે તેથી જોડીના પ્રથમ રજિસ્ટરમાં ઉપલા 2 અંકો મૂકવામાં આવે છે અને નીચલા 2 અંકો જોડીના બીજા રજિસ્ટરમાં મૂકવામાં આવે છે તેથી તે LXI ઓપરેશન છે હવે એકવાર આ LXI શીખ્યા પછી આપણે બીજા ખૂબ જ રસપ્રદ પ્રકારના રજિસ્ટર વિશે વાત કરી શકીએ છીએ જેને મેમરી રજિસ્ટર કહેવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે તમે અમુક મેમરી સ્થાનને તે રજીસ્ટર તરીકે પણ માની શકો છો 8085 ની મોટાભાગની સૂચનાઓની જેમ મેમરી લોકેશન રજીસ્ટરની જગ્યાએ મેમરી લોકેશનનો ઉપયોગ કરી શકે છે તેનું લાક્ષણિક ઉદાહરણ MOV MB છે તેથી તેનો અર્થ એ છે કે આપણે રજિસ્ટર B માંથી ડેટાને મેમરી લોકેશનમાં કોપી કરવા માંગીએ છીએ તેથી B રજીસ્ટરમાંથી ડેટા મેમરી લોકેશન M માં કોપી કરવામાં આવશે પરંતુ આ મેમરી સ્થાન M શું છે તો આ મૂળભૂત રીતે H L જોડી દ્વારા સૂચવવામાં આવે છે તેથી H L જોડી ધારો કે આ H L જોડીમાં મૂલ્ય 2000 છે તેથી તે કિસ્સામાં H L જોડી મૂલ્યનો ઉપયોગ નિર્દેશક તરીકે થશે અને તે ત્યાં હતું તેથી અને તે ચોક્કસ સ્થાનની સ્થાન સામગ્રીમાં ફેરફાર કરવામાં આવશે તેથી જો H L જોડીમાં વેલ્યુ 2000 હોય તો મેમરી લોકેશન 2000 ને રજિસ્ટર Bની કિંમતની નકલ મળશે તેથી તે રીતે તે એક ટેકનિક બની જાય છે જેના દ્વારા તમે પોઈન્ટર્સને અમલમાં મૂકી શકો છો તેથી તમે નિર્દેશક તરીકે H L જોડીનો ઉપયોગ કરી શકો છો તેથી HL સિવાય આ HL જોડી તે LXI H પ્રકારની સૂચના દ્વારા સંશોધિત કરવામાં આવી છે તેથી તમે તેના માટે અન્ય રજિસ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો તેથી તમે કહી શકો છો કે તમે એક સૂચના MOV AM નો ઉપયોગ કરી શકો છો જે અગાઉની સૂચનાને સૂચવે છે કે આપણે MOV M અલ્પવિરામ B વિશે વાત કરી રહ્યા છીએ અથવા જ્યારે પણ M એ ઓપરેન્ડ છે તો તે H L જોડી છે જે નિર્દેશક તરીકે કાર્ય કરે છે તેથી જો તમે કોઈ અન્ય રજિસ્ટર જોડીનો નિર્દેશક તરીકે ઉપયોગ કરવા માંગતા હોવ તો તમે આ LDAX સૂચનાનો ઉપયોગ કરીને તે કરી શકો છો તેથી LDAX Rp નો અર્થ એ છે કે લોડ એક્યુમ્યુલેટર વિસ્તૃત છે અને જેનું સ્થાન આ Rp દ્વારા નિર્દેશિત છે તેથી તમારી પાસે LDI LDAX B અથવા LDAX D હોઈ શકે છે તેથી તમે તે રીતે કહી શકો છો તેથી જો તમે LDAX B કહો છો તો ઓપરેશન એ છે કે સંચયકને BC જોડી દ્વારા નિર્દેશિત આ મેમરી સ્થાનની સામગ્રી મળશે જો તે LDAX D હોય તો તેનો અર્થ એ કે સંચયકને DE જોડી દ્વારા નિર્દેશિત મેમરી સ્થાનની સામગ્રી મળશે પરંતુ તે HL જોડીને સ્વીકારશે નહીં તેથી LDAX H એ માન્ય સૂચના નથી તે HL જોડીને સ્વીકારતી નથી તેથી HL જોડીનો ઉપયોગ પરોક્ષ ઍક્સેસ માટે થાય છે અને જેના દ્વારા તમે અમુક મેમરી લોકેશનની સામગ્રી અમુક રજીસ્ટરમાં મેળવી શકો છો અને આ LDAX એ બીજી આડકતરી ઍક્સેસ છે જ્યાં B અને B C અને D E જોડીની આ સામગ્રીનો ઉપયોગ પરોક્ષ પ્રવેશો તરીકે થઈ શકે છે તેથી આ પરોક્ષ સંબોધન મોડ તરીકે ઓળખાતી વસ્તુને જન્મ આપે છે તેથી તે વિના આપણે ખરેખર મેમરીમાંથી ડેટાનો સીધો ઉપયોગ કરીએ છીએ અને આપણે તેને CPU રજિસ્ટરમાં લોડ કરતા નથી તેથી ઉમેરા અને આ તમામ કામગીરી કરવા માટે છે તેથી તે જરૂરી છે કે આપણે 2 ઓપરેન્ડ આપવાના છે આપણે 2 ઓપરેન્ડ મેળવવા પડશે આ એક શક્યતા CPU રજિસ્ટરમાં છે પરંતુ જો તમે તેમ ન કરો તો તમે મેમરીમાંથી બીજું ઓપરેન્ડ પણ મેળવી શકો છો તેથી આને પરોક્ષ સંબોધન કહેવામાં આવે છે તેથી આ એક્સેસ કરવામાં આવી રહી છે તે મેમરી સ્થાનને ઓળખવા માટે 16 બીટ સરનામાં તરીકે રજિસ્ટર જોડીમાં ડેટાનો ઉપયોગ કરે છે તેથી જો તમે HL જોડીનો ઉપયોગ કરી રહ્યાં છો તો તે રજિસ્ટર્ડ M સાથે છે તેથી જ્યારે પણ તમે આ રજિસ્ટરને M તરીકે કહો છો ત્યારે તે છે તેથી તે HL જોડી છે અને જો તે BC અથવા DE જોડી છે તો તેનો ઉપયોગ કરવા તમારે સંચયકમાં મૂલ્ય લોડ કરવું પડશે અને પછી અંકગણિત કામગીરી કરો તેથી આ વધારાની ક્રિયાઓ જેમ કે ઉમેરો અથવા તાત્કાલિક ઉમેરો કોઈપણ 8 બીટ નંબર ઉમેરી શકાય છે તેથી સામગ્રી મારી પાસે આ એડ સૂચના છે તેથી સ્વાભાવિક રીતે તે 8 બીટ ડેટા પર કાર્ય કરે છે અને એક ઓપરેન્ડ અન્ય સંચયક છે અન્ય ઓપરેન્ડ અન્ય ઓપરેન્ડ છે તે ઓપરેન્ડ છે જે આપણે સ્પષ્ટ કર્યું છે ઉદાહરણ તરીકે તમે કહી શકો છો જેમ કહો ઉમેરો તમે કહી શકો છો જેમ કે ADD B તેથી જેનો અર્થ છે કે A રજિસ્ટરને A વત્તા B મળશે તેથી આ શક્ય છે અથવા તમે તાત્કાલિક 5 ઉમેરો કહી શકો તેથી તેનો અર્થ એ છે કે રજિસ્ટરને વત્તા 5 મળશે તેથી આ રીતે આપણી પાસે આ તાત્કાલિક ઓપરેન્ડ હોઈ શકે છે અને આપણે સંખ્યાઓનો આ ઉમેરો કરી શકીએ છીએ તેથી આપણી પાસે બીજી શક્યતા એ છે કે આપણે બાદબાકીની ક્રિયા કરી શકીએ છીએ તેથી બાદબાકીની ક્રિયા સરવાળા જેવી જ છે પરંતુ તે સંખ્યાને બાદ કરી રહી છે એક બીજા માંથી બીજા ઓપરેન્ડ પ્રથમ વિરોધીમાંથી અને અન્યથા તે વસ્તુ જેવી જ છે તેથી તે સંચયકની બાદબાકી કરી શકાય છે અને પરિણામ સંચયકમાં સંગ્રહિત થાય છે તેથી આપણે બંને ADD અને SUB સૂચના ગંતવ્ય એ એક્યુમ્યુલેટર છે તેથી તે પછી બીજો સ્ત્રોત ઓપરેન્ડ કંઈક બીજું હોઈ શકે છે પરંતુ લક્ષ્યસ્થાન હંમેશા સંચયક હોય છે તેથી જો તમે ઓપરેન્ડમાંના એક તરીકે મેમરીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો સૌ પ્રથમ તમારે એ ખાતરી કરવાની જરૂર છે કે H L જોડી યોગ્ય મેમરી સ્થાન તરફ નિર્દેશ કરે છે જેનો ઉપયોગ બાદબાકીસરવાળો વગેરે માટેની સૂચનામાં કરવામાં આવશે તેથી તમે આ ADD M સૂચના મેળવી શકો છો તેથી M ઉમેરો તે શું કરશે કે તે H L રજિસ્ટર દ્વારા નિર્દેશિત મેમરી સ્થાનની સામગ્રીને સંચયકર્તાની સામગ્રી સાથે ઉમેરશે અને પરિણામ સંચયકમાં સંગ્રહિત થશે એ જ રીતે આપણી પાસે SUBM છે જે રજિસ્ટરમાંથી H L દ્વારા નિર્દેશિત મેમરી સ્થાનની કિંમતને બાદ કરશે અને મૂલ્ય સંચયકમાં સંગ્રહિત થશે તેવી જ રીતે તમારો INR M વધારો M ઘટાડો M છે તેથી આ પણ શક્ય છે તેથી H L જોડીનો ઉપયોગ પરોક્ષ સરનામા તરીકે કરવામાં આવશે તેથી અન્ય ઑપરેશન્સ અન્ય અંકગણિત ઑપરેશન જેમ કે આપણી પાસે આ ઇન્ક્રીમેન્ટ ડીક્રમેન્ટ ઑપરેશન હોવું જોઈએ તેથી તમે તેને અમુક રજિસ્ટર અથવા મેમરી સ્થાનના સંદર્ભમાં સીધું કરી શકો છો અને આપણે સંચયકર્તાને ખલેલ પહોંચાડવાની જરૂર નથી તેથી અન્ય ઑપરેશન જેમ કે ઍડ ઑપરેશન સબ ઑપરેશન જે થઈ રહ્યું છે તેના પરિણામે એ એક્યુમ્યુલેટરમાં સંગ્રહિત થાય છે અને હવે ધારો કે મારે ફક્ત B માં વધારો કરવાની જરૂર છે તેથી જો આ સીધું શક્ય ન હોય તો શું જરૂરી છે કે B સામગ્રી સંચયકર્તા પર આવશે પછી તે વધારો થશે અને મૂલ્ય B માં પાછું સંગ્રહિત થશે તેથી તે રજિસ્ટરની અગાઉની સામગ્રીનો નાશ કરશે જે હંમેશા એવા પ્રોગ્રામ માટે સલાહભર્યું નથી કે જે નિયંત્રણ પ્રવાહને મુશ્કેલ બનાવશે તેથી વધુ સારું શું છે કે આ ઇન્ક્રીમેન્ટ ડીક્રમેન્ટ ઑપરેશન માટે આપણે ત્યાં સુધી સીધા જ સંચયકને સામેલ કરતા નથી કે જ્યાં સુધી તે સ્પષ્ટપણે ઉલ્લેખિત ન હોય અને જ્યાં હું INR A રજિસ્ટરમાં જ વધારો કરવા માંગુ છું પરંતુ જો મને આ રજિસ્ટર સીધું સ્પષ્ટ કરવામાં આવ્યું હોય તો હું કરી શકું છું જેમ કે INR B INR C DCR D જેમ કે પછી આ સંચયકને અસર કર્યા વિના સીધું કરવું જોઈએ હવે આ સરનામાના ભાગને કેવી રીતે મેનિપ્યુલેટ કરવું જેમ કે આપણ ને આ સરનામું રાખવા માટે આ રજિસ્ટર જોડી મળી છે જે સારું છે પરંતુ આપણે તેને કેવી રીતે બદલી શકીએ શું આપણે આ રજીસ્ટર જોડીની સામગ્રી બદલી શકીએ તેથી આ સૂચના INX નો ઉપયોગ કરીને આ શક્ય છે તેથી જ્યારે તે x છે ત્યારે તે વિસ્તૃત થાય છે તેથી વિસ્તૃત એટલે કે તે 16 bit છે અને તમને યાદ છે કે 8085 એ 8 bit પ્રોસેસર છે કારણ કે તે સામાન્ય રીતે 8 બીટ ડેટા પર કામ કરે છે તેથી એવું નથી કે તે 16 bit ડેટા પર કામ કરી શકતું નથી પરંતુ આંતરિક અમલીકરણ મુજબ તે તમામ 8 bit છે તેથી તેથી જ આ 8 bit પ્રોસેસર છે તેથી આ રજિસ્ટર જોડી INX Rp છે તેથી આ રજિસ્ટર જોડીમાં 1નો વધારો થશે અને આ DCX Rp આ રજિસ્ટર જોડીને 1 ઘટાડશે અને આપણે આ Rp રજિસ્ટર જોડીની જેમ ચિંતા કરવાની જરૂર નથી ધારો કે આ BC છે તેથી જ્યારે આ C મૂલ્ય 0 ની બરાબર થાય છે અને આપણે તેને વધુ ઘટાડીએ છીએ ત્યારે એક કેરી જનરેટ કરવામાં આવે છે અને તે આપોઆપ કાળજી લેવામાં આવે છે તેથી જો આ INX અને DCX સૂચનાઓ ત્યાં ન હોય તો આપણને જરૂર નથી પછી તમારે એક વિસ્તૃત રૂટિન લખવાની જરૂર છે જેના દ્વારા તમે આ 16 bit ઇન્ક્રીમેન્ટ ડીક્રિમેન્ટ ઓપરેશન્સ કરી શકો છો પરંતુ તે જરૂરી નથી કારણ કે આ સૂચનાઓ ત્યાં છે આ INX અને DCX ઓપરેશન છે હવે ત્યાં લોજિકલ કામગીરી છે તેથી આ અંકગણિત ઑપરેશન્સ પછી આપણને લોજિક ઑપરેશન્સ મળ્યાં છે અને અમને આ સૂચનાઓ મળી છે જેમ કે આ ANA છે પછી આ ANI છે તેથી ANA એ તાર્કિક છે અને ઓપરેશન ANI એ તાત્કાલિક છે ORA અથવા સંચયક છે ORI એ અમુક તાત્કાલિક મૂલ્ય સાથે અથવા સંચયક છે પછી આપણને કેટલાક તાત્કાલિક ઓપરેન્ડ સાથે xor ઑપરેશન માટે XRA અને ફરીથી xor ઑપરેશન માટે XRI મળ્યું છે તેથી આપણને આ સ્ત્રોત એક્યુમ્યુલેટર તરીકે મળ્યો છે અને આપણને 8 bit નંબર મળ્યો છે તેથી તે બીજા ઓપરેન્ડ તરીકે મેમરી સ્થાનના રજિસ્ટર અથવા સંપર્કની સામગ્રી છે અને ગંતવ્ય હંમેશા સંચયક છે અન્યથા તેઓ સમાન રહે છે તેથી અન્ય ઑપરેન્ડ ઑપરેશન કે જે લૉજિક કૅટેગરીમાં છે ત્યાં એક કોમ્પ્લીમેન્ટ ઑપરેશન છે તેથી આ સંચયકર્તાની સામગ્રીનું કોમ્પ્લીમેન્ટ છે તેથી તે માત્ર એક્યુમ્યુલેટરના તમામ બિટ્સને ઉલટાવી દેશે તેથી આ રીતે અન્ય કોઈ ઓપરેન્ડનો ઉલ્લેખ કરવાની જરૂર નથી તેથી આ 0 ઓપરેન્ડ સૂચના છે કારણ કે ઓપરેન્ડ ગર્ભિત છે તેથી આ CMA પૂરક સંચયક છે તેથી તે એક પૂરક છે અને તે 2s પૂરક નથી તેથી એવું ન લેવું જોઈએ કે જો હું આ કરીશ તો મને સંખ્યાની ઋણાત્મક સંખ્યા મળશે તેથી લોજિકલ ઓપરેશનમાં તે માત્ર બે વાર B છે અને તેથી જ તે અંકગણિત કામગીરી નથી પરંતુ તાર્કિક કામગીરી છે તેથી તે એક્યુમ્યુલેટરના વ્યક્તિગત બિટ્સને પૂરક બનાવવા માટે ત્યાં અન્ય તર્ક કામગીરી રજીસ્ટર કરશે તેથી આપણને ફેરવવાની સૂચના મળી છે તેથી તે એક્યુમ્યુલેટરની સામગ્રીને ડાબે અથવા જમણે એક સ્થાને ફેરવશે તેથી આપણી પાસે 2 શ્રેણીઓ છે એક રોટેટ લેફ્ટ બીજી રોટેટ રાઈટ જે RL અને RR છે હવે આ જ્યારે આપણે આ ડાબી બાજુએ ફેરવીએ છીએ ત્યારે આ એક્યુમ્યુલેટરને ડાબી બાજુએ ફેરવીએ છીએ સંચયકની બીટ 0 અને કેરી ફ્લેગ પર જશે તેથી બીટ 7 બીટ 0 તેમજ કેરી ફ્લેગ પર જશે તેથી તે RLC નો અર્થ છે કે કેરી સાથે લેફ્ટ ફેરવો અને પછી આ એક આ RAL છે તેથી તે કેરી દ્વારા બાકી રહેલા એક્યુમ્યુલેટરને પણ ફેરવશે તેથી તે કેરી સાથે છે અને આ તે કેરી દ્વારા છે તેથી આ કિસ્સામાં બીટ 7 કેરી પર જશે અને કેરી બીટ 0 પર જશે તેથી આ RLC અને RAL છે એ જ રીતે આપણી પાસે RRC અને RAR છે RRC એ RLC જેવું જ છે પરંતુ હવે તે યોગ્ય છે તેથી તે એક્યુમ્યુલેટરને ફેરવે છે રાઇટ બીટ 0 બીટ 7 પર જાય છે અને કેરી ફ્લેગ અને RAR તે કેરી એક્યુમ્યુલેટર દ્વારા એક્યુમ્યુલેટરને ફેરવશે કેરી બીટ દ્વારા 0 કેરીમાં જાય છે અને કેરી બીટ 7 પર જાય છે